આ વ્યાખ્યાનમાં આપણે એનાલોગથી ડિજિટલ રૂપાંતરણ પર ચર્ચા શરૂ કરીશું જો તમે યાદ કરો તો અગાઉના વ્યાખ્યાનમાં આપણે વિપરીત પ્રક્રિયાની ચર્ચા કરી હતી ડિજિટલ મૂલ્યને કેવી રીતે સમકક્ષ અને પ્રમાણસર એનાલોગ મૂલ્યમાં રૂપાંતરિત કરવું તેની ચર્ચા કરી હતી આ વ્યાખ્યાનમાં આપણે પહેલા AD રૂપાંતરક ની કેટલીક મૂળ બાબતો વિશે વાત કરીશું પછી સિગ્નલ સેમ્પલિંગ રેટ વિશે ખૂબ ટૂંકમાં વાત કરીશું અને આપણે કેટલીક વૈકલ્પિક AD રૂપાંતરક ડિઝાઇન વિશે જોઈશું ચાલો આપણે AD રૂપાંતરક અને તેના શક્ય તેટલા વિવિધ પ્રકારના મૂળભૂત પરિચયથી પ્રારંભ કરીએ ટૂંકમાં ડિજિટલ થી એનાલોગ રૂપાંતરક જેને તમે AD રૂપાંતરક કહો છો તે ઇનપુટ તરીકે એનાલોગ વોલ્ટેજ VA લે છે અને આઉટપુટ D પર ડિજિટલ મૂલ્ય ઉત્પન્ન કરે છે જ્યાં D એ VA ને પ્રમાણસર છે વિવિધ પ્રકાર ની AD રૂપાંતરક ડિઝાઇન શક્ય છે તેમાંથી કેટલાક અહીં સૂચિબદ્ધ છે ફ્લેશ કાઉન્ટર ટ્રેકિંગ સક્સેસિવ અપ્રોક્સીમેશન અને ડ્યુઅલ સ્લોપ વ્યાખ્યાન દરમ્યાન આપણે આમાંના પ્રથમ ચારની ચર્ચા કરીશું છેલ્લા ની આપણે ચર્ચા કરીશું નહીં પ્રથમ ચાર સૌથી વધુ વપરાય છે ચાલો આપણે વિવિધ પ્રકારના AD રૂપાંતરક પર ચર્ચા શરૂ કરતા પહેલા બહોળું ચિત્ર જોઈએ આપણે ખરેખર આ AD રૂપાંતરક નો ઉપયોગ કરીને શું પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ અહીં કેટલાક એનાલોગ સિગ્નલ છે જે બહારથી આવી રહ્યા છે તે અવાજ હોઈ શકે છે તે તાપમાનનું તરંગ રૂપ હોઈ શકે છે ચાલો આપણે કહીએ કે ઔદ્યોગિક પ્લાન્ટમાં આપણે કેટલાક કંટ્રોલ સર્કિટરીને લાગુ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ જ્યાં આપણે ઓવન અથવા કેટલાક છોડના તાપમાન દબાણ ભેજનું નિરીક્ષણ કરી રહ્યા છીએ તે ચલ પર સતત દેખરેખ રાખવામાં આવી રહી છે અથવા સેન્સ કરવામાં આવી રહ્યા છે તે એક વેવફોર્મ જેવું હશે તે અપ અને ડાઉન થયા કરશે જરૂરી નથી કે તેઓ અચલ રહેશે અને અહીં તમારી પાસે AD રૂપાંતરક છે જે સંવેદિત મૂલ્ય સમાન વોલ્ટેજ ને પ્રમાણસર ડિજિટલ આઉટપુટમાં રૂપાંતરિત કરશે પરંતુ તમે જુઓ કે તમારી પાસે અહીં બીજો એક ફંક્શનલ બ્લોક છે જેનો ઉલ્લેખ સેમ્પલ અને હોલ્ડ સર્કિટ તરીકે થાય છે આપણને સેમ્પલ અને હોલ્ડ સર્કિટની કેમ જરૂર છે કારણ ખૂબ જ સરળ છે ધારો કે મારું AD રૂપાંતરક એક રૂપાંતરણ પૂર્ણ કરવા માટે 5 મિલિસેકન્ડ લે છે મારું ઇનપુટ વેવફોર્મ આવી રહ્યું છે હું તેને વાંચું છું અને તેને રૂપાંતરિત કરું છું આ પ્રક્રિયામાં 5 મિલિસેકંડ લાગે છે હવે ધારો કે મારું ઇનપુટ વેવફોર્મ ખૂબ ઝડપથી બદલાઈ રહ્યું છે 5 મિલિસેકન્ડ સમયની પણ અંદર ઇનપુટ વેવફોર્મનું મૂલ્ય બદલાઈ રહ્યું છે તો શું થશે રૂપાંતરણ દરમિયાન જો ઇનપુટ પોતે બદલાતું રહે તો અંતિમ પરિણામ ખોટું થઈ શકે છે હું અપેક્ષા કરું છું કે જ્યારે AD રૂપાંતરક ગણતરી કરે છે ત્યારે ઇનપુટ સ્થિર મૂલ્ય પર હોવું જોઈએ સેમ્પલ અને હોલ્ડ સર્કિટ ફક્ત તે જ કરે છે તે ચોક્કસ સમયે ઇનપુટનું સેમ્પલ લે છે અને જ્યારે તે AD રૂપાંતરક ની પ્રક્રિયામાં હોય ત્યારે તેને તે મૂલ્ય પર રાખે છે આ સેમ્પલ અને હોલ્ડ સર્કિટનો મુખ્ય હેતુ છે હું સેમ્પલ હોલ્ડ સર્કિટની અંદર શું છે તે વિગતવાર સર્કિટ ડાયાગ્રામમાં નથી જઈ રહ્યો પરંતુ યોજનાકીય રીતે હું તમને બતાવું છું કે મૂળભૂત બિલ્ડિંગ બ્લોક્સ શું છે ત્યાં બે બફર છે આ તમારું એનાલોગ ઇનપુટ છે આ તમારું એનાલોગ આઉટપુટ છે અને ત્યાં એક સ્વીચ છે જેને ઇલેક્ટ્રોનિકલી નિયંત્રિત કરી શકાય છે જ્યારે પણ સ્વીચ બંધ થશે ત્યારે આ કેપેસિટરને તે વોલ્ટેજનો હવાલો મળશે સ્વીચ કેપેસિટરને ચાર્જ કરવા માટે પૂરતા ચોક્કસ સમય સુધી બંધ રહેશે પછી સ્વીચ ફરીથી ચાલુ કરવામાં આવશે હવે કેપેસિટર પાસે ડિસ્ચાર્જ નો કોઈ રસ્તો નથી કારણ કે આ બફર છે આ બફરનો ઇનપુટ અવરોધ સામાન્ય રીતે ખૂબ ઊંચો હોય છે તેથી કેપેસિટર ડિસ્ચાર્જ થઈ શકશે નહીં એનાલોગ આઉટપુટ તમે તમારા AD રૂપાંતરક ને આપી શકો છો આ વોલ્ટેજ સ્થિર સ્તરે જાળવવામાં આવશે જ્યારે AD રૂપાંતરણ ચાલુ છે આગળનો પ્રશ્ન એ છે કે સેમ્પલિંગ દર કેટલો હોવો જોઈએ શું આપણે દર સેકન્ડમાં એકવાર દરેક મિલિસેકન્ડમાં એકવાર દર માઇક્રોસેકન્ડમાં એક વખત સેમ્પલ લેવું જોઈએ શ્રેષ્ઠ સેમ્પલિંગ દર શું હોવો જોઈએ સરસ સેમ્પલિંગ દર ઇનપુટ સિગ્નલની લાક્ષણિકતા પર આધારીત છે અને ત્યાં એક સરસ પ્રમેય છે જેને Nyquist પ્રમેય છે જે આપણને આ સંદર્ભે માર્ગદર્શિકા આપે છે Nyquist પ્રમેય એક બેન્ડ મર્યાદિત એનાલોગ સિગ્નલ માટે શું કહે છે મર્યાદિત બેન્ડ એનાલોગ સિગ્નલ એટલે એવું સિગ્નલ જેના ફ્રિકવનસી ઘટકો રેન્જ માં હોય ચાલો આપણે તેને fmin થી fmax કહીએ ધારો કે આપણે તેનું સેમ્પલિંગ કરીએ છે જો સેમ્પલિંગ દર 2fmax કરતા વધારે હોય તો રીસીવીંગ એન્ડ પર સિગ્નલ ને સંપૂર્ણપણે પુનઃનિર્માણ કરી શકાય છે જો તમે તે કરો છો તો રીસીવીંગ એન્ડ પર તમે બધા આવર્તન ઘટકોને સચોટ રીતે ફરીથી પુનર્નિર્માણ કરી શકો છો Nyquist પ્રમેય આ કહે છે અને એ તમને એક માર્ગદર્શન આપે છે કે જરૂરી સેમ્પલ દર શું હોવો જોઈએ અલબત્ત તે ઇનપુટ સિગ્નલ પર આધારિત છે કે fmax નું મૂલ્ય શું છે પરંતુ જો તમે આ સ્થિતિને સંતોષશો નહીં તો પછી તમારું રીસીવીંગ એન્ડ સિગ્નલમાં હાજર આવર્તન ઘટકોને લગતું ખોટું અનુમાન મેળવી શકે છે હું વિગતમાં નથી જઈ રહ્યો પરંતુ સેમ્પલિંગ ના પરિણામ પર આ મૂળ વિચાર છે AD રૂપાંતરક નું રિઝોલ્યુશન નામની બીજી એક વસ્તુ છે જેમ કે DA રૂપાંતરક ની જેમ આપણી પાસે રિઝોલ્યુશન હતું AD રૂપાંતરક માટે પણ આપણી પાસે રિઝોલ્યુશન છે જે લિસ્ટ સિગ્નિફિકન્ટ બીટ દ્વારા આપવામાં આવે છે એનાલોગ ઇનપુટમાં ન્યૂનતમ ફેરફાર જેના પરિણામ રૂપે 1 દ્વારા ડિજિટલ આઉટપુટમાં ફેરફાર થશે તે રીઝોલ્યુશન છે જો AD રૂપાંતરક ની લાક્ષણિકતા રેખીય હોય તો તે ઇનપુટમાં બદલાવ સાથે રેખીય રીતે બદલાય છે LSB નું રિઝોલ્યુશન A તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવશે A ને 2n દ્વારા વિભાજિત ફુલ સ્કેલ વોલ્ટેજ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે ચાલો આપણે એક ઉદાહરણ લઈએ માની લો કે મારી પાસે 8 બીટ AD રૂપાંતરક છે અને મારો ફુલ સ્કેલ વોલ્ટેજ 1 વોલ્ટ છે તેથી રિઝોલ્યુશન 1V 28 3 9 MV હશે તેને 100 દ્વારા ગુણાકાર કરીને ટકાવારી તરીકે પણ વ્યક્ત કરી શકાય છે તેથી આ કિસ્સામાં તે 0 39 હશે આ રીતે તમે રિઝોલ્યુશન અને ટકાવારી રિઝોલ્યુશન ની ગણતરી કરી શકો છો રૂપાંતરણ સમય અને બેન્ડવિડ્થ અન્ય બે પરિમાણો છે આપેલ ઇનપુટ એનાલોગ વોલ્ટેજને સમકક્ષ ડિજિટલ વોલ્ટેજ માં રૂપાંતરિત કરવા માટે AD રૂપાંતરક માટે કેટલો સમય લે છે તે રૂપાંતરણ સમય છે રૂપાંતરક ના પ્રકાર ના આધાર પર તે ખૂબ ઝડપી થઈ શકે છે તે થોડા નેનોસેકન્ડ્સ લઈ શકે છે અથવા તે મિલિસેકન્ડ્સ જેટલું ધીમું હોઈ શકે છે અને ઇનપુટ બેન્ડવિડ્થ એ ઇનપુટનું મહત્તમ સપોર્ટેડ આવર્તન છે તે સર્કિટના બે જુદા જુદા ઘટકો પર આધારિત છે એક એ છે કે સેમ્પલ અને હોલ્ડ સર્કિટ કેટલી ઝડપી છે અને બીજું AD રૂપાંતરક કેટલું ઝડપી છે ADC ટ્રાન્સફર લાક્ષણિકતાઓની વાત કરીએ તો DA રૂપાંતરક ની જેમ ઇનપુટ બદલાતાં સ્ટેપવાઇઝ વધારો થાય છે તે આની જેમ આગળ વધે છે આ વળાંક આદર્શ કિસ્સા કેસ માટે છે કારણ કે આ એક સીધી રેખા છે પરંતુ સામાન્ય રીતે ત્યાં ઑફસેટ ભૂલ એરર અથવા નોનલિનિયારીટી ભૂલ હોઈ શકે છે સરસ રીતે ઑફસેટ ભૂલનો અર્થ થાય છે આને બદલે તમે જોઈ શકો છો કે તમારું વેવફોર્મ ક્યાં તો આવું છે અથવા આવું છે નોનલિનિયારીટી નો અર્થ એ છે કે સ્ટેપ હાઈટ બધે સમાન ન હોઈ શકે એક સ્ટેપ માટે તમે જોઈ શકો છો કે તે મોટું થઈ રહ્યું છે બીજા સ્ટેપ માટે તે નાનું હોઈ શકે છે ત્રીજું સ્ટેપ મોટું હોઈ શકે છે ચોથું સ્ટેપ નાનું હોઈ શકે છે આને નોનલિનિયારીટી કહેવામાં આવે છે આવી ભૂલ વાસ્તવિક અમલીકરણમાં હોઈ શકે છે હવે ચાલો આપણે વિવિધ પ્રકારનાં AD રૂપાંતરક અને તે કેવી રીતે કાર્ય કરે છે તેના પર આવીએ AD રૂપાંતરક નો પ્રથમ પ્રકાર એ ફ્લેશ પ્રકાર નું AD રૂપાંતરક છે તેને ફ્લેશ મેમરી સાથે કોઈ લેવાદેવા નથી ફ્લેશનો અર્થ ખૂબ જ ઝડપી છે આ AD રૂપાંતરણનો શક્ય એવો સૌથી ઝડપી પ્રકાર છે પરંતુ આ રૂપાંતરક ની ખામી એ છે કે તેમાં પ્રચંડ પ્રમાણમાં હાર્ડવેરની જરૂર હોય છે કેટલું વધારે ચાલો આપણે એક અનુમાન લગાવીએ માની લો કે આપણે N બીટ AD રૂપાંતરક ડિઝાઇન કરવા માંગીએ છીએ ચાલો આપણે N 16 કહીએ મારે 2n 1 કંપેરેટર્સ ની જરૂર પડશે N 16 માટે તે 65535 હશે અને આપણને એક વિશાળ પ્રાયોરીટી એન્કોડર ની જરૂર છે જેમાં 65536 ઇનપુટ્સ હશે જે બનાવવામાં અવ્યવહારુ છે આને કારણે તમે ફક્ત ખૂબ નાના ફ્લેશ AD રૂપાંતરક બનાવી શકો છો n ના મોટા મૂલ્યો માટે તે ખરેખર અવ્યવહારુ બને છે ચાલો જોઈએ કે ફ્લેશ AD રૂપાંતરક કેવું દેખાય છે અને તે કેવી રીતે કાર્ય કરે છે અહીં ડાબી બાજુ હું 3 બીટ ફ્લેશ AD રૂપાંતરક ની આકૃતિ બતાવું છું પ્રથમ તબક્કામાં ત્યાં એક રેફરેન્સ વોલ્ટેજ Vref નો ઉપયોગ થાય છે અને ગ્રાઉન્ડ પર અવરોધ ની હારમાળા છે આ અવરોધ ઘણા રેફરેન્સ વોલ્ટેજ પ્રદાન કરવાનો હેતુ પૂરો કરે છે સૌથી નીચે એક અવરોધ R છે અને ઉપર 7R તો અહીં વોલ્ટેજ શું હશે R 8R આ Vref 8 વોલ્ટેજ આપશે જો તમે આગળ જુઓ તો આ 2R હશે અને આ 6R છે તેથી 2R એ 2R 6R દ્વારા વિભાજિત થશે તે Vref 4 છે પછી તમે આ જુઓ તે Vref 38 હશે અને વગેરે વગેરે તમે જુઓ છો કે તે સમાન વિભાજિત રેફરેન્સ વોલ્ટેજની શ્રેણી પ્રદાન કરે છે અને ત્યાં વોલ્ટેજ કંપેરેટર્સ ની શ્રેણી છે માની લો કે મારી પાસે કંપેરેટર્સ છે અને મારી પાસે બે ઇનપુટ્સ છે હું બે વોલ્ટેજ લાગુ કરું છું જો ઇનપુટ એ ઇનપુટ કરતા વધારે હોય તો આઉટપુટ 1 થશે જો ઇનપુટ વધારે છે તો આઉટપુટ 0 હશે આ કેવી રીતે કંપેરેટર્સ કાર્ય કરે છે તેથી એનાલોગ ઇનપુટ વોલ્ટેજ Vin ના આધારે A B C D E F G મૂલ્યો બદલાશે પ્રાયોરીટી એન્કોડર આ બાઈનરી સંયોજનોને સમાન ડિજિટલ આઉટપુટ મૂલ્યોમાં રૂપાંતરિત કરશે આપણે આઉટપુટમાં જે મેળવીશું તે આવશ્યક આઉટપુટ ડિજિટલ મૂલ્ય હશે વિલંબ એ કંપેરેટર્સના વિલંબ અને પ્રાયોરીટી એન્કોડરના વિલંબ હશે ત્યાં ક્યાંય પણ પુનરાવર્તન અથવા લૂપ નથી તેથી જ આ પ્રકારનું રૂપાંતરક ખૂબ ઝડપી છે પરંતુ મેં તમને કહ્યું હતું તેમ ખૂબ જ હાર્ડવેરની જરૂર છે ચાલો આપણે એવી કોઈ બાબતની તપાસ કરીએ જે બનાવવા માટે વધુ વ્યવહારુ છે તમે જુઓ છો કે DA રૂપાંતરક તે સંદર્ભમાં વધુ સરળ છે તમારે ફક્ત અવરોધ ની જરૂર છે તમે કોઈ મુશ્કેલી વિના 10 બીટ 12 બીટ 16 બીટ 32 બીટ DA રૂપાંતરક બનાવી શકો છો આપણે હવે જે પદ્ધતિઓની વાત કરીએ છીએ તે આપણા કેન્દ્રીય બ્લોક તરીકે DA રૂપાંતરક નો ઉપયોગ કરે છે અને તેનો ઉપયોગ કરીને આપણે AD રૂપાંતરક ને અનુભવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ આ પદ્ધતિને કાઉન્ટર પ્રકાર નો AD રૂપાંતરક કહેવામાં આવે છે આપણી પાસે અહીં DA રૂપાંતરક છે DA રૂપાંતરક નું ઇનપુટ બાઈનરી કાઉન્ટરમાંથી આપવામાં આવે છે તે તેની જેમ 0 1 2 3 4 ની ગણતરી કરે છે અને આ કાઉન્ટર હંમેશાં ગણતો નથી જ્યારે તે ક્લોક આવશે ત્યારે જ તેની ગણતરી કરવામાં આવશે અને આ ક્લોક આવી રહી છે જો કે અન્ય ઇનપુટ 1 પર હશે આ એક AND ગેટ છે જો અન્ય ઇનપુટ 0 હોય તો ક્લોક આવશે નહીં જ્યાં સુધી અન્ય ઇનપુટ 1 છે ત્યાં સુધી આ કાઉન્ટર ગણતરી કરશે કાઉન્ટર ગણતરી કરી રહ્યું હોવાથી તમે આ VDAC વિશે વિચારો DA રૂપાંતરક ના આઉટપુટનું શું થશે તે પણ સ્ટેપ્સ માં ધીરે ધીરે વધશે જેમ જેમ કાઉન્ટર વધે છે તેમ તેમ આ કંપેરેટર્સનું ઇનપુટ વધતું જશે અને ત્યાં એક પોઇન્ટ આવશે જ્યારે આ ઇનપુટ એનાલોગ ઇનપુટ વોલ્ટેજને પાર કરશે તે પાર થતાંની સાથે જ આ મૂલ્ય 0 થઈ જશે અને કાઉન્ટર ગણતરી બંધ કરશે આ આકૃતિમાં આપણે આ વસ્તુ બરાબર બતાવી છે ધારો કે આ આપણું Vin છે તમે આ ડોટેડ લાઇન લાગુ કરો છો અને કાઉન્ટર 0 થી શરૂ થશે તે સતત આગળ વધશે અને તે ક્રૉસ થતાંની સાથે જ કાઉન્ટર બંધ થઈ જશે કાઉન્ટર વેલ્યુ ગમે તે હોય તે ડિજિટલ આઉટપુટ હશે આ રીતે તમે DA રૂપાંતરક નો ઉપયોગ કરીને AD રૂપાંતરક ઈમ્પ્લીમેન્ટ કરી શકો છો આને કાઉન્ટર પ્રકાર નું AD રૂપાંતરક કહેવામાં આવે છે કારણ કે તમે અહીં બાઈનરી કાઉન્ટરનો ઉપયોગ કરી રહ્યાં છો આપણે અહીં શું કરી રહ્યા છીએ તે બરાબર સારાંશ આપવા માટે સ્ટેપ્સ લખેલા છે તમારે DA રૂપાંતરક ની જરૂર છે તમારે કાઉન્ટરની જરૂર છે અને તમને વોલ્ટેજ કમ્પેરેટરની જરૂર છે રૂપાંતરણ શરૂ થાય તે પહેલાં કાઉન્ટરને 0 પર ફરીથી સેટ કરવામાં આવે છે અને આપણે જોયું છે કે કાઉન્ટરનું આઉટપુટ DA રૂપાંતરક ના ઇનપુટ પર જાય છે DA રૂપાંતરક ના આઉટપુટ ને કમ્પેરેટરના ઇનપુટને આપવામાં આવે છે અને એનાલોગ વોલ્ટેજ ઇનપુટ કમ્પેરેટર ના ઇનપુટ સાથે જોડાયેલ છે આપણે એક સરખામણી કરી રહ્યા છીએ જો તમને લાગે કે ઇનપુટ વોલ્ટેજ DAC આઉટપુટ કરતા વધારે છે તો કાઉન્ટર 1 દ્વારા વધારવામાં આવે છે તેનો અર્થ એ કે AND ગેટ કાર્યરત છે પરંતુ જેવું રિવર્સ થાય છે DA રૂપાંતરક નું આઉટપુટ Vin ને પાર કરે છે આનો અર્થ એ થશે કે રૂપાંતરણ પૂર્ણ થઈ ગયું છે આપણે થોભીએ છીએ અને કાઉન્ટર નું જે પણ આઉટપુટ છે તે AD રૂપાંતરક નું આવશ્યક આઉટપુટ હશે આ પધ્ધતિમાં એક સમસ્યા એ છે કે N બીટ કાઉન્ટર માટે ના સૌથી ખરાબ કિસ્સામાં મારે તમામ 2n સ્ટેપ્સ માંથી પસાર થવું પડી શકે છે Vin ક્યાં છે તે શોધવા છે તેથી ક્લૉક પલ્સ ની મહત્તમ સંખ્યા કદાચ 2n હોઈ શકે છે પરંતુ તે ખૂબ જ સરળ છે આપણે ખૂબ મોટા રૂપાંતરક બનાવી શકીએ છીએ હવે એક નાના ફેરફારથી તમે સુધારો કરી શકો છો અહીં આપણી પાસે ટ્રેકિંગ પ્રકાર નું AD રૂપાંતરક છે તમે જુઓ છો કે સર્કિટ એકદમ સરખી લાગે છે પરંતુ આપણે તે AND ગેટ કાઢી નાખ્યો છે અને આપણે બાઈનરી અપ કાઉન્ટર ને અપ ડાઉન કાઉન્ટર દ્વારા બદલ્યું છે અપ ડાઉન કાઉન્ટર એ બાઈનરી કાઉન્ટર છે જે ક્યાં તો 0 1 2 3 4 ની ગણતરી કરી શકે છે અથવા તે 4 3 2 1 ની ગણતરી કરી શકે છે અને આપણે તે કેવી રીતે નક્કી કરી શકીએ કે તે અપ ગણતરી કરશે કે ડાઉન U D તરીકે ઓળખાતું કંટ્રોલ ઇનપુટ છે જો આ ઇનપુટ 0 છે તો આનો અર્થ કાઉન્ટર ડાઉન ગણતરી કરશે જો તે 1 છે તો તેનો અર્થ કાઉન્ટર અપ ગણતરી કરશે અહીં પણ સિદ્ધાંત ખૂબ સમાન છે તમે કાઉન્ટર ને 0 થી ઇનિશ્યલાઈઝ કરીને પ્રારંભ કરો અને પછી કંપેરેટર Vin સાથે DA રૂપાંતરક ના આઉટપુટ ની તુલના કરશે જો ઇનપુટ આ કરતા વધારે છે તો UD આઉટપુટ 1 હશે તેથી કાઉન્ટર અપ ગણતરી કરશે જો DA રૂપાંતરક વધારે બને તો કાઉન્ટર ડાઉન ગણતરી કરશે તેથી DA રૂપાંતરક આઉટપુટ ઇનપુટ વોલ્ટેજને ટ્રેક કરવાનો પ્રયાસ કરશે અહીં તમે માની શકો છો કે ત્યાં કોઈ સેમ્પલ અને હોલ્ડ સર્કિટ નથી ઇનપુટ વેવફોર્મ પણ ધીરે ધીરે બદલાઈ રહ્યું છે અને DA રૂપાંતરક આઉટપુટ તેને ટ્રેક કરવાનો પ્રયાસ કરી રહ્યું છે તે ઇનપુટ કઈ દિશા માં બદલાઇ રહ્યું છે તેના આધારે તે વધે અથવા ઘટે છે અને તે સતત થઈ રહ્યું છે ટ્રેકિંગ પ્રકાર નું AD રૂપાંતરક આ રીતે કાર્ય કરે છે હવે અહીં આપણે બાઈનરી અપ ડાઉન કાઉન્ટરનો ઉપયોગ કરીએ છીએ અને જો કંપેરેટર નું આઉટપુટ 1 છે તેનો અર્થ એ કે Vin એ VDAC કરતાં વધારે છે આપણે કાઉન્ટરને વધારીએ છીએ જો તે ઉલટું હોય તો આપણે કાઉન્ટરને ઘટાડીએ છીએ તેથી અહીં રૂપાંતરણ પૂર્ણ થયું એવું કંઈ નથી આપણે સતત રૂપાંતરણ કરી રહ્યાં છીએ આપણે ઇનપુટ વોલ્ટેજને ટ્રેક કરી રહ્યાં છીએ જે એપ્લિકેશનો માં ઇનપુટ ખૂબ ધીમેથી બદલાઈ રહ્યું છે અને આપણને સતત ઇનપુટ ટ્રેક કરવાની જરૂર પડશે ત્યારે તમે આ પ્રકારના AD રૂપાંતરક નો ઉપયોગ કરી શકો છો આ ખૂબ ધીમેથી બદલાતા વિવિધ વેવફોર્મના સતત રૂપાંતરણ માટે યોગ્ય છે પરંતુ સૌથી ખરાબ કેસ માટે રૂપાંતરણ હજી પણ 2n છે કારણ કે જો ઇનપુટ ખૂબ વધારે હોય તો તમારે Vin સુધી પહોંચવા માટે તમામ 2n સ્ટેપ્સ માંથી પસાર થવું પડશે સૌથી ખરાબ કેસ માં જટિલતા માં વિલંબ થાય છે તમે અહીં સુધારી રહ્યા નથી ઇનપુટ કેવી રીતે ટ્રેક થઇ શકે છે તે બતાવવા માટે માની લો કે આ વાદળી લાઈન હું બતાવું છું ચાલો કહીએ કે આ વાદળી લાઈન મારું ઇનપુટ વેવફોર્મ છે અને આ લાલ લાઈન એ DA રૂપાંતરક નું આઉટપુટ છે જે ટ્રક કરવાનો પ્રયાસ કરી રહ્યું છે તમે જુઓ કે તે કેવી રીતે બદલાય છે તે અપ જઈ રહ્યું છે તે અહીંથી પસાર થઈ રહ્યું છે તેથી આગળ ના સ્ટેપ માં તે ડાઉન ગણતરી કરશે આગળ ના સ્ટેપ માં જોવા મળે છે કે ફરીથી Vin અપ છે તે ફરીથી અપ જશે ફરીથી તે ડાઉન જશે ફરીથી તે અપ જશે ફરીથી અપ ડાઉન અપ અપ અને તમે જુઓ છો કે DAC આઉટપુટ જેમ ઇનપુટ વેવફોર્મ બદલાય તેમ તેને ટ્રેક કરવાનો પ્રયાસ કરી રહ્યું છે આ ટ્રેકિંગ પ્રકાર ના AD રૂપાંતરક ની મુખ્ય લાક્ષણિકતા છે આ સાથે આપણે આ વ્યાખ્યાનના અંતમાં આવીએ છીએ અહીં આપણે AD રૂપાંતરક ની ત્રણ જુદી જુદી રચનાઓની ચર્ચા કરી છે ફ્લેશ પ્રકાર કાઉન્ટર પ્રકાર અને ટ્રેકિંગ પ્રકાર હવે પછીનાં વ્યાખ્યાનમાં આપણે બીજા પ્રકારનાં AD રૂપાંતરક વિશે વાત કરીશું જે હકીકતમાં કાઉન્ટર પ્રકાર અથવા ટ્રેકિંગ પ્રકાર કરતા ઝડપી છે એ અર્થમાં કે N બીટ રૂપાંતરણ માટે તમારે માત્ર n ક્લોક પલ્સ ની જરૂર પડશે અને તે ખૂબ જ વ્યવહારુ છે 16 બીટ AD રૂપાંતરક માટે તમારે 65000 ક્લોક પલ્સ નહીં માત્ર 16 ક્લોક પલ્સ ની જરૂર છે આની ચર્ચા આપણે આપણા આગામી વ્યાખ્યાનમાં કરીશું